આગળનું ઉદાહરણ જે હું તમને IIoT અમલીકરણનું આપવા જઈ રહ્યો છું તે હેલ્થકેર ઉદ્યોગનું છે હેલ્થકેરમાં IIoT અમલીકરણ ખૂબ વ્યાપક છે હેલ્થકેર ઉદ્યોગમાં મોટી સંખ્યામાં વિવિધ IIoT અમલીકરણ ઉકેલો છે જે હાલમાં અસ્તિત્વમાં છે તેથી હું તમને વર્તમાન સમયની આરોગ્યસંભાળમાં પરિવર્તન લાવવામાં અને આરોગ્યસંભાળને વધુ સસ્તું વધુ કાર્યક્ષમ અને વધુ સ્વાયત્ત બનાવવામાં કેવી રીતે IIoT મદદ કરી શકે છે તેના હાઇલાઇટ્સ આપવા જઈ રહ્યો છું તેથી હું આમ કરું તે પહેલાં ચાલો હું તમને પરિચયના કેટલાક મુદ્દાઓ આપું તેથી આજકાલ હેલ્થકેરમાં સુધારો થયો છે પહેલાના જમાનામાં આરોગ્યની અછતને કારણે લોકો મૃત્યુ પામતા હતા વ્યસ્ત જીવનના કારણે લોકો તેમના સ્વાસ્થ્યને ભૂલી જતા હતા અને છેલ્લા ભૂતકાળમાં પણ આવું બન્યું છે લોકો મૂળભૂત રીતે તેમના સ્વાસ્થ્ય વિશે ભૂલી જતા હોય છે અને વ્યસ્ત જીવન અને તેથી વધુને કારણે તેમના સ્વાસ્થ્યની કાળજી લેતા હોય છે આ ઉપરાંત તાજેતરના સમયમાં રોગોની સંખ્યામાં પણ વધારો થયો છે તેથી જો કે અમારી પાસે અમારા IOT સોલ્યુશન્સ છે અમારી પાસે અમારા IIoT સોલ્યુશન્સ છે જેનો ઉપયોગ સ્વાસ્થ્યના સંદર્ભમાં લોકો દ્વારા આવતી કેટલીક સમસ્યાઓને દૂર કરવા માટે થઈ શકે છે તેથી IIoT સોલ્યુશન્સ આરોગ્યસંભાળને સરળ સસ્તું વગેરે બનાવવામાં મદદ કરી શકે છે ECG સેન્સર બ્લડ પ્રેશર સેન્સર ગ્લુકોઝ મોનિટરિંગ સેન્સર ટેમ્પરેચર સેન્સર વગેરે જેવા વિવિધ સેન્સર હાલમાં બજારમાં ઉપલબ્ધ છે એટલે કે તે સસ્તામાં પરવડે તેવા હોઈ શકે છે અને તે ખરીદી શકાય છે દર્દીઓ પોતે તેમના ઘરે તેમના સ્વાસ્થ્યની સ્થિતિનું નિરીક્ષણ કરવા માટે અથવા તે વિવિધ આરોગ્યસંભાળ સુવિધાઓ હોસ્પિટલો દ્વારા પણ ખરીદી શકાય છે વગેરે તેથી આ સિસ્ટમો વધુ વિકસિત કરવામાં આવશે આ ઉપકરણો આ વિવિધ સેન્સર્સ ઇન્ટરનેટ મૂલ્યના હશે જેથી જો કોઈ દર્દીની સ્થિતિ ગંભીર હોય તો આરોગ્યસંભાળ સુવિધાઓ અથવા હોસ્પિટલો કે જ્યાં આ દર્દીઓ નોંધાયેલા છે ત્યાં વિવિધ સ્તરની ચેતવણીઓ મોકલવામાં આવશે IIoT ના અમલીકરણના સંદર્ભમાં વિવિધ આરોગ્યસંભાળ પડકારો છે સમગ્ર વિશ્વમાં વસ્તી વૃદ્ધ થઈ રહી છે વિવિધ રોગો વધી રહ્યા છે હોસ્પિટલો અને મેડિકલ ક્લિનિક્સનો ખર્ચ પણ વધી રહ્યો છે આ કેટલાક સામાન્ય આરોગ્યસંભાળ પડકારો છે પરંતુ IIoT પરિપ્રેક્ષ્યમાં પણ આ જરૂરી જરૂરિયાતોને પૂરી કરવી એ પણ એક પડકાર છે IIoT સોલ્યુશન્સની માપનીયતાને સંખ્યાઓની દ્રષ્ટિએ જ નહીં પણ વિવિધતાની દ્રષ્ટિએ પણ ધ્યાનમાં લેવી પડશે વિવિધ પ્રકારના રોગો માટે કેટરિંગ વિવિધ પ્રકારની હોસ્પિટલો વિવિધ પ્રકારની મેડિકલ ક્લિનિક્સ જેમાં વિવિધ સુવિધાઓ છે તેથી આ તમામ પડકારો જેનરિક હેલ્થકેર પડકારો પણ હેલ્થકેર ઉદ્યોગમાં IIoT અમલીકરણો પર અસર કરે છે વય જૂથોને જોતાં 2017 થી 2050 ની વચ્ચે વસ્તી વૃદ્ધ થઈ રહી છે 60 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓની સંખ્યા બમણાથી વધુ થવાની ધારણા છે 1980 માં વિશ્વભરમાં 382 મિલિયન વૃદ્ધો હતા 2050 માં તે સંખ્યા વધીને 2 1 અબજ થવા જઈ રહી છે તેથી તમે જુઓ છો કે 1980 માં સમગ્ર વિશ્વમાં માત્ર 382 મિલિયન વૃદ્ધ વ્યક્તિઓ હતા અને 2050 સુધીમાં વૃદ્ધ વ્યક્તિઓની આ ચોક્કસ સંખ્યા વિશ્વભરમાં વધીને 2 1 અબજ થવાની અપેક્ષા છે તેથી આ એક મોટી સંખ્યા છે આપણી વસ્તી વધી રહી છે અને વધતી જતી વસ્તી પણ તેમના સ્વાસ્થ્યની કાળજી લેવાનું આમંત્રણ આપશે વૃદ્ધ લોકોએ તેમના સ્વાસ્થ્યની સ્થિતિ વગેરેનું અસરકારક રીતે નિરીક્ષણ કરવું પડશે તેથી ટેલિકેર એપ્લિકેશન સ્માર્ટફોન અથવા ટેલિમેડિસિન મૂળભૂત રીતે વૃદ્ધ લોકોને સુરક્ષિત રીતે જીવવામાં મદદ કરી શકે છે તેથી તમે ટેલિમેડિસિન સોલ્યુશન્સ આ વૃદ્ધ વ્યક્તિઓના ઘરોમાં લાગુ કરી શકો છો જેથી ડૉક્ટરો દૂરથી તેમના ઘરેથી આ વૃદ્ધ વ્યક્તિની સ્થિતિનું નિરીક્ષણ કરી શકે માત્ર વૃદ્ધ લોકો જ નહીં મેં વૃદ્ધ લોકોનો દાખલો લીધો પરંતુ આ અન્ય વસ્તીને પણ લાગુ પડે છે વસ્તીના અન્ય ભાગો પણ આ ઉપરાંત રોગોનું પ્રમાણ પણ વધી રહ્યું છે માત્ર રોગોની સંખ્યા જ નહીં પરંતુ રોગોના પ્રકારો પણ દિવસેને દિવસે વધી રહ્યા છે તેથી તમારી પાસે યોગ્ય કાર્યક્ષમ મોટા પાયે મોનિટરિંગ સિસ્ટમ હોવી જરૂરી છે જે આ ચોક્કસ સમસ્યાને પહોંચી વળશે અને તે સમસ્યાને સંબોધિત કરશે તેથી આજકાલ અમે વૃદ્ધ લોકો માટે ટેલીકેર એપ્લિકેશન્સ સ્માર્ટફોન એપ્લિકેશન્સ અને ટેલિમેડિસિન એપ્લિકેશન્સ વિશે વાત કરી રહ્યા છીએ અમે વસ્તીના અન્ય વર્ગોને પૂરા પાડવા માટે આ પ્રકારના ઉકેલ વિશે પણ વાત કરી રહ્યા છીએ તેથી દર્દીના સ્વાસ્થ્યનું સતત નિરીક્ષણ કરી શકાય છે અને આ હોસ્પિટલમાં દાખલ થવાના કેસોની સંખ્યામાં ઘટાડો કરવામાં પણ મદદ કરી શકે છે સેન્સર બ્લડ પ્રેશર શ્વસન પલ્સ રેટ હૃદયના ધબકારાનો ડેટા વજનનો ડેટા સતત અને જ્યારે જરૂર હોય ત્યારે એકત્રિત કરી શકે છે જો કોઈ એલાર્મ ટ્રિગર કરવું હોય તો આ વધુ કાર્યક્ષમ રીતે કરી શકાય છે અને જો કોઈ અસામાન્ય ઉકેલ હોય તો આ કરી શકાય છે શોધી કાઢવામાં આવે છે અથવા ભવિષ્યમાં કોઈ અસાધારણતા ઊભી થવાની છે અનુમાન મુજબ આ પણ કરી શકાય છે તેથી ખર્ચમાં ઘટાડો જરૂરી છે આરોગ્ય સંભાળ માટે IIoT આધારિત ઉકેલો ખર્ચ ઘટાડવામાં મદદ કરી શકે છે વિવિધ પહેરી શકાય તેવા આરોગ્યસંભાળ ઉપકરણો આરોગ્ય તપાસનો ખર્ચ ઘટાડવામાં મદદ કરી શકે છે વિવિધ સેન્સર સ્માર્ટ સેન્સર કનેક્ટેડ સેન્સરનો ઉપયોગ કરીને દર્દીઓનું રિમોટ સતત મોનિટરિંગ શક્ય બનશે હોસ્પિટલો અને અન્ય આરોગ્ય સંભાળ એકમોમાં સ્માર્ટ બેડ તૈનાત કરી શકાય છે જે દર્દીની પ્રવૃત્તિ વિશે સૂચનાઓ મોકલી શકે છે તેથી જો આપણે IIoT હેલ્થકેર સોલ્યુશન્સ વિશે વાત કરી રહ્યા છીએ તો ચાલો આ ચોક્કસ આર્કિટેક્ચરલ દૃષ્ટિકોણ જોઈએ આ આ વિશિષ્ટ સ્ત્રોતમાંથી લેવામાં આવ્યું છે જે સ્લાઇડના તળિયે આપવામાં આવ્યું છે તેથી મૂળભૂત રીતે જ્યારે તમે હોવ ત્યારે અમે IIoT હેલ્થકેર વિશે વાત કરી રહ્યા છીએ આ સામાન્ય રીતે આર્કિટેક્ચરમાં વિવિધ સ્તરો છે તે ખૂબ જ તળિયે સેન્સિંગથી શરૂ થાય છે સેન્સ્ડ ડેટા મોકલી રહ્યું છે ડેટાની પ્રક્રિયા ડેટાનો સંગ્રહ કરવો અને માહિતીની પ્રક્રિયા નોલેજ પ્રોસેસિંગ વગેરે દ્વારા ડેટામાંથી વધુ અર્થપૂર્ણ બનાવવાનો પ્રયાસ કરીને ડેટાની નીચે શું ચાલી રહ્યું છે તે વિશે વિવિધ માહિતી જ્ઞાન વગેરે મેળવવું આ બધી વસ્તુઓ છે જે શક્ય છે તો ચાલો હવે હું આ વાતને વધુ વિસ્તારી દઉં ચાલો કહીએ કે અમે ક્લાઉડ સક્ષમ આઈઆઈઓટી હેલ્થકેર સોલ્યુશન મેળવવા માંગીએ છીએ તો તે કેવું દેખાશે ચાલો આવા સોલ્યુશનની ડેટાફ્લો આર્કિટેક્ચર જોઈએ એક છેડે આપણી પાસે આ બધી વિવિધ વસ્તુઓ અને ઉપકરણો હશે જે સામાન્ય રીતે સેન્સર સક્ષમ હશે એટલે કે સ્માર્ટ સેન્સર અને પછી કેટલાક ગેટવે તેથી ગેટવે ઉપકરણો ડેટા ક્લાઉડ પ્લેટફોર્મ પર મોકલવામાં આવશે IOT સક્ષમ ક્લાઉડ પ્લેટફોર્મ જ્યાં વિવિધ વિશ્લેષણો કરવામાં આવશે વિવિધ અન્ય વિશ્લેષણો ઉદાહરણ તરીકે માત્ર વિશ્લેષણ જ નહીં પરંતુ કદાચ આરોગ્ય માહિતીની ચકાસણી કરી શકાય છે અને ડેટા સંગ્રહિત કરી શકાય છે અને ડેટાને હકીકતમાં કમ્પ્યુટર અથવા ક્લાઉડમાં કોમ્પ્યુટેશનલ રિસોર્સમાં પણ પ્રક્રિયા કરી શકાય છે અને તેથી વધુ અને બીજી ઘણી બધી જુદી જુદી વસ્તુઓ છે જે ક્લાઉડમાં પણ કરી શકાય છે અને અંતે આપણી પાસે આ દ્વિ માર્ગી સંચાર છે અને અંતે આપણી પાસે આ અલગ એપ્લિકેશન હેલ્થકેર એપ્લિકેશન હશે જે બનવા જઈ રહી છે જે ડેટા આવી રહ્યા છે તેના પર આ તમામ એનાલિટિક્સમાંથી લાભાર્થીઓ તેથી આ અલગ અલગ એપ્લિકેશનો ચાલશે તેથી તમે એપ્લિકેશનના અંતે જાણો છો કે દર્દીની તેમની આરોગ્ય સ્થિતિ વિશેના વિવિધ ડેટા જેમ કે ECG EMG પછી કદાચ પલ્સ ઓક્સિમીટર ડેટા અને અન્ય ઘણા પ્રકારના આરોગ્યસંભાળ ડેટા યોગ્ય પ્રક્રિયા પછી યોગ્ય એનાલિટિક્સ અને તેથી વધુ આ વિવિધ દ્વારા ઉપલબ્ધ કરાવી શકાશે એપ્લિકેશન વિવિધ પોર્ટલ વેબ પોર્ટલ અને તેથી વધુ તેથી આ હેલ્થકેર IOT માટે ખૂબ જ ઉચ્ચ સ્તરે ડેટાફ્લો આર્કિટેક્ચર બનવા જઈ રહ્યું છે તેથી ચાલો આપણે આગળ જોઈએ અને જોઈએ કે હેલ્થકેરમાં IIoT ના ફાયદા શું છે IIoT સાથે વ્યક્તિ દૂરથી દર્દીના સ્વાસ્થ્યની સ્થિતિનું નિરીક્ષણ કરી શકે છે તેથી રિમોટ હેલ્થકેર શક્ય છે દર્દીઓની આરોગ્યની સ્થિતિનું 24x7 રીમોટ રીઅલ ટાઇમ સતત દેખરેખ શક્ય છે હોસ્પિટલ સ્ટાફ તેમના કટોકટી એકમોમાં દર્દીના આગમનની આગાહી કરી શકે છે એક સ્વચ્છતા મોનિટરિંગ સિસ્ટમ હોવી પણ શક્ય છે જે હોસ્પિટલ અને આરોગ્યસંભાળ સુવિધાની સ્વચ્છતા શોધી શકે તબીબી સ્ટાફ IIoT નો ઉપયોગ કરીને નાના બજેટ સાથે ગુણવત્તાયુક્ત તબીબી સેવાઓ પ્રદાન કરી શકે છે તેથી આરોગ્યસંભાળમાં IIoT અમલીકરણ પ્રદાન કરી શકે તેવા ઘણા ફાયદાઓમાંના આ કેટલાક છે તેથી આજકાલ વિવિધ આરોગ્યસંભાળ ઉપકરણો છે વાયરલેસ ECG મોનિટર છે જે આ ECG ઉપકરણ ECG સેન્સરમાંથી બાયોસિગ્નલ્સ એકત્રિત કરી શકે છે એકત્રિત ડેટા ક્લાઉડ પર મોકલી શકાય છે તબીબી સ્ટાફ વાસ્તવિક સમયમાં આરોગ્ય સંબંધિત ડેટાનું વિશ્લેષણ કરી શકે છે વાસ્તવમાં તમારી પાસે એવા કેટલાક પ્રોગ્રામ્સ હોઈ શકે છે જે સ્વાયત્ત રીતે આવી રહેલા ડેટાનું વિશ્લેષણ કરી શકે છે અને ચેતવણીઓ મોકલી શકે છે તેથી વાયરલેસ IOT સક્ષમ ECG સેન્સરનું એક ઉદાહરણ QardioCore છે QardioCore એ ECG મોનિટરિંગ માટેનું ઉપકરણ છે તે એક વાયરલેસ ઉપકરણ છે એ જ રીતે ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓ માટે ગ્લુકોઝ સ્તરની દેખરેખ માટે ડાયાબિટીસના દર્દીઓને સામાન્ય રીતે ઘણી વાર ગ્લુકોઝનું સ્તર તપાસવાની જરૂર હોય છે ખાસ કરીને જેઓ ડાયાબિટીસની ઉચ્ચ ડિગ્રી ધરાવે છે તેઓને તેમની બ્લડ સુગર સતત તપાસવાની જરૂર છે સતત નહીં પરંતુ ઘણી વાર તેથી જો તમારી પાસે ઓટોમેટેડ IOT સક્ષમ સિસ્ટમ છે દર્દીઓમાં ફીટ કરી શકાય છે તો પછી આ વિવિધ દર્દીઓનો ડેટા આપોઆપ ઉપલબ્ધ થઈ શકે છે જેઓ ડેટામાંથી અર્થ કાઢી શકે છે જેમ કે ડોકટરો કે જેઓ ડાયાબિટીસના દર્દીઓની સારવાર કરી રહ્યા છે અને તેથી પર અને સતત ગ્લુકોઝ મોનિટરિંગ ઉપકરણનું ઉદાહરણ ડેક્સકોમ છે ડેક્સકોમ ઉપકરણો સતત ગ્લુકોઝ મોનિટરિંગમાં મદદ કરી શકે છે તેવી જ રીતે અમારી પાસે IIoT આધારિત બ્લડ પ્રેશર મોનિટર છે IIoT ઉપકરણોનો ઉપયોગ કરીને દર્દીનું બ્લડ પ્રેશર માપવામાં આવે છે અને વાસ્તવિક સમયમાં અન્ય બ્લડ પ્રેશર સાથે તેની સરખામણી કરવામાં આવે છે ડૉક્ટરો દર્દીના બ્લડ પ્રેશરને વાસ્તવિક સમયમાં મોનિટર કરી શકે છે જો બ્લડ પ્રેશર ચોક્કસ થ્રેશોલ્ડ પર પ્રક્રિયા કરે તો ચેતવણીઓ મેળવી શકે છે અને બ્લડ પ્રેશરના ડેટાના આધારે ડોકટરો દર્દીઓને દવાઓ લખી શકે છે બ્લડ પ્રેશર મોનિટરિંગ સિસ્ટમનું એક ઉદાહરણ iHealth BP5 છે એ જ રીતે શરીરનું તાપમાન મોનિટર પહેરી શકાય તેવા સેન્સર સતત માનવ શરીરના તાપમાનનું નિરીક્ષણ કરે છે કેટલીકવાર આ ખાસ દર્દીઓ માટે ખૂબ જ જરૂરી છે જેઓ રોગોથી પીડાતા હોય છે જે દર્દીઓને શરીરના તાપમાનમાં અચાનક વધારો અથવા શરીરના તાપમાનમાં અચાનક ઘટાડો થવા માટે સંવેદનશીલ બનાવે છે તેથી બજારમાં વિવિધ શરીરના તાપમાન સેન્સર છે આવું જ એક બોડી ટેમ્પરેચર સેન્સર કિન્સા દ્વારા છે તેથી તેમની પાસે તેમનું સ્માર્ટ થર્મોમીટર છે જે IOT આધારિત શરીરનું તાપમાન મોનિટરિંગ ઉપકરણ છે ઓક્સિજન સંતૃપ્તિ મોનિટરિંગ માટે ખાસ કરીને અસ્થમાના દર્દીઓ માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ છે પલ્સ ઓક્સિમીટર જેવા IOT ઉપકરણોની મદદથી ઓક્સિજન સંતૃપ્તિનું નિરીક્ષણ કરી શકાય છે તેથી પલ્સ ઓક્સિમીટર ઓક્સિજન સંતૃપ્તિને માપવામાં મદદ કરી શકે છે તેથી આ પલ્સ ઓક્સિમીટર બ્લૂટૂથ જેવા કનેક્ટિવિટી સોલ્યુશન્સ સાથે સંકલિત થઈ શકે છે જે દર્દીના ઓક્સિજન સંતૃપ્તિ સ્તરનો ડેટા સતત મોકલી શકે છે જેનું નિરીક્ષણ કરવામાં આવે છે IOT આધારિત કોન્ટેક્ટ લેન્સ પણ બજારમાં છે ત્યાં વિવિધ IOT આધારિત કોન્ટેક્ટ લેન્સ છે જે સ્માર્ટફોન સાથે Wi Fi કનેક્ટિવિટી પણ પ્રદાન કરે છે જેથી દર્દીની સ્થિતિ તેમની આંખની સ્થિતિ તેમના શુગર લેવલ વગેરે પર પણ નજર રાખી શકાય IOT આધારિત અસ્થમા સારવાર ઉકેલો પહેલેથી જ બજારમાં છે સ્માર્ટ ઇન્હેલર ઇન્હેલર એ અસ્થમાના દર્દીઓની ખૂબ જ આવશ્યક જરૂરિયાત છે તેથી સ્માર્ટ ઇન્હેલરનું ઉત્પાદન કરવામાં આવ્યું છે તેથી ADAMM એ એક બુદ્ધિશાળી અસ્થમા મોનિટરિંગ ઉપકરણ છે જે વિકસાવવામાં આવ્યું છે તેથી આ વિશિષ્ટ ઉપકરણ શરીરનું તાપમાન ઉધરસ દર હૃદયના ધબકારા વગેરેનો ટ્રેક રાખી શકે છે જે મૂળભૂત રીતે અસ્થમાના હુમલાના પ્રારંભિક લક્ષણો છે વિવિધ સ્માર્ટફોન આધારિત હેલ્થકેર સોલ્યુશન્સ પહેલેથી જ ઉપલબ્ધ છે તેથી સેન્સર જેવા ઇલેક્ટ્રોનિક ઉપકરણો સાથે જોડાયેલા સ્માર્ટફોન ઉપકરણો દર્દીઓનો ડેટા એકત્રિત કરવામાં મદદ કરી શકે છે આ સ્માર્ટફોનનો ઉપયોગ યુઝર્સના સ્વાસ્થ્ય પર નજર રાખવા અને બીમારીઓ શોધવા માટે થાય છે સ્માર્ટફોન્સ હેલ્થકેર એપ્લિકેશન મૂળભૂત રીતે ઓછા ખર્ચે આરોગ્યસંભાળ ઉપકરણો પ્રદાન કરે છે જે ડાયગ્નોસ્ટિક એપ્લિકેશન્સ જેવા છે જે દર્દીઓની આરોગ્ય સ્થિતિ શોધવામાં મદદ કરે છે દર્દીઓ અને હોસ્પિટલો વચ્ચે તબીબી સંચારમાં પણ મદદ કરી શકે છે અને દર્દીઓને ટ્યુટોરિયલ્સના રૂપમાં તબીબી શિક્ષણ પણ આપી શકે છે હેલ્થ આસિસ્ટન્ટ એવી એક એપ છે જે દર્દીના સ્વાસ્થ્યની સ્થિતિ પર નજર રાખે છે Google Fit એ બીજો ઉપાય છે જે દર્દીની વિવિધ શારીરિક પ્રવૃત્તિઓ પર નજર રાખે છે ECG સેલ્ફ મોનિટરિંગ એ બીજો ઉકેલ છે જે ECG સેલ્ફ ચેક સોફ્ટવેર પર આધારિત ECG ઉપકરણ તરીકે સેવા આપે છે તેવી જ રીતે અન્ય ઘણા ઉકેલો છે જે મેં અહીં સૂચિબદ્ધ કર્યા છે અને બીજા ઘણા એવા છે જે મેં સૂચિબદ્ધ કર્યા નથી તેથી હું તમને મૂળભૂત રીતે આરોગ્યસંભાળ અને આરોગ્યસંભાળમાં IOT અમલીકરણના સંદર્ભમાં વિવિધ ઉકેલો શોધવા માટે પ્રોત્સાહિત કરીશ ક્લાઉડ સક્ષમતા મોટા ડેટા સાથે વ્યવહાર કરે છે કારણ કે આ હેલ્થકેર સેન્સર્સમાંથી જનરેટ કરવામાં આવતા મોટાભાગના ડેટામાં મોટા ડેટાની પ્રકૃતિ હોય છે તેથી હેલ્થકેરમાં ક્લાઉડ સક્ષમતા બિગ ડેટા એનાલિટિક્સ વગેરે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને હેલ્થકેરમાં IOT અમલીકરણ છે તેથી આરોગ્ય સંભાળ ક્ષેત્રમાં સુરક્ષા સર્વોપરી છે વ્યક્તિઓની ગોપનીયતા ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે કોઈ ચોક્કસ સંદેશાવ્યવહાર ચેનલ દ્વારા એક ઉપકરણથી બીજા ઉપકરણ પર મોકલવામાં આવતો ડેટા હેક થવો જોઈએ નહીં અને મૂળભૂત રીતે અનધિકૃત વપરાશકર્તાઓ ડેટાની ઍક્સેસ મેળવવા માટે સક્ષમ ન હોવા જોઈએ તેથી ડેટાની ગોપનીયતા ડેટાની અખંડિતતા પ્રમાણીકરણ મિકેનિઝમ્સ અને તેમના અમલીકરણ અને ડેટાની ઉપલબ્ધતાની ખાતરી કરવી એ સુરક્ષા જરૂરિયાતો અને IIoT હેલ્થકેરમાં તેમના અમલીકરણના સંદર્ભમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે IoT અથવા IIoT હેલ્થકેરમાં વિવિધ પડકારો છે મર્યાદિત કોમ્પ્યુટેશનલ ક્ષમતાના સંદર્ભમાં પડકારો ખર્ચાળ કામગીરી કરવા માટે સક્ષમ ન હોવાના સંદર્ભમાં પડકારો ઉપકરણની ખૂબ ઓછી મેમરી ઊર્જા મર્યાદા અને આ વિવિધ ઉપકરણોની ગતિશીલતાની કાળજી લેવાના સંદર્ભમાં પડકારો કારણ કે દર્દીઓ પોતે મોબાઇલ છે તેથી પરિણામે આ ઉપકરણો પોતે પહેરી શકાય તેવા ઉપકરણો છે સેન્સર પોતે પણ મોબાઇલ છે તેથી તકનીકી દૃષ્ટિકોણથી આ વિવિધ ઉપકરણોની ગતિશીલતાની કાળજી લેવી એ એક પડકાર છે કોમ્યુનિકેશન અને એલ્ગોરિધમિક બંને દૃષ્ટિકોણથી અલગ અલગ પડકારો છે તેથી તે બધાની કાળજી લેવી એ વિવિધ પડકારો છે જે મૂળભૂત રીતે વિચારણા માટે મહત્વપૂર્ણ છે તેથી અંતે અમે સંદર્ભો પર આવીએ છીએ હંમેશની જેમ ફરી એકવાર આ કેટલાક સંદર્ભો છે જેમાંથી પસાર થવા માટે તમને પ્રોત્સાહિત કરવામાં આવે છે આ સાથે અમે હેલ્થકેર ઉદ્યોગમાં હેલ્થકેર અમલીકરણ અથવા IIoT અમલીકરણનો અંત આવ્યો છે જુદા જુદા સંદર્ભો જેની આપણે વાત કરી છે વિવિધ ઉકેલો જે ત્યાં છે અમે તેના વિશે વાત કરી છે તેથી હું તમને ફરી એકવાર આ વિવિધ ઉકેલોમાંથી પસાર થવા માટે પ્રોત્સાહિત કરીશ જેથી આ વિશિષ્ટ ઉદ્યોગને ઉપદ્રવ કરતા વિવિધ પડકારોને ઉકેલવા માટે હેલ્થકેર ઉદ્યોગમાં કેવી રીતે IIoT અમલીકરણ કરવામાં આવ્યું છે તે સમજવા માટે